બધાને નમસ્કાર આપણે આપત્તિ ના સમયમાં પુનઃપ્રાપ્તિ અને વધુ સારી રીતે પુનર્નિર્માણ કેવી રીતે કરી શકીએ તેના વિશેના લેક્ચર પર વાત કરીએ છીએ આ લેક્ચરમાં આપણે ત્રણ ઘટકો ધ્યાનમાં લઇ આપત્તિઓના જોખમ વિશે વાત કરીશું એક છે જોખમ સંપર્કમાં આવવું અને નબળાઈ આથી આપત્તિ ના જોખમના મુખ્ય પાસાને વ્યાખ્યાયિત કરવા અમે કેટલાક નાના ઉદાહરણ આપીશું કેટલાક ચિત્રો સાથેના સિદ્ધાંતિક વિચારો કહીશું ચાલો આપણે કલ્પના કરીએ કે આ એક ઉત્તરાખંડમાં રૂરકી નજીકનું એક સ્થળ છે તે કોઈ પર્યટક સ્થળ હોઈ શકે છે લોકો અહીં પર્વત પર આ રહસ્યમય પથ્થર જોવા આવે છે સારુ હવેઆ સ્લાઇડને ધ્યાનમાં લેતા શું તે જોખમી છે શું તે એવું લાગે છે કે આ લોકો માટે જીવલેણ હોઈ શકે છે તમારે આને આપત્તિ અથવા આપત્તિનું જોખમ માનવું જોઈએ હવે ત્યાં કોઈ એક વ્યક્તિ હોય તો કે જે ત્યાં તળેટીમાં કામ કરે છે આને તમારે પહેલાં કરતાં વધુ જોખમી માનવું જોઈએ માનવું જોઈએ કે હવે આગળની સ્લાઈડમાં જુઓ તો પછી જો વરસાદ પડે તો સંભાવના છે કે આ પથ્થર આ વ્યક્તિના માથે પડશે તેથી હા આ આપણે આને જોખમી ગણીશું પરંતુ જો એવું જ કોઈ પર્વત પર જ્યારે કોઈ માણસ ન હોય અને આ પથ્થર જંગલમાં નીચે પડી રહ્યો હોય તો શું તમે તેને જોખમી માનો છો આપત્તિ માનો છો જો હિમાલયમાં હિમપ્રપાત ભૂસ્ખલન હોય તો શું આપણે આ ઘટનાઓને આપત્તિ ગણીએ છીએ પરંતુ ઉપરના ચિત્રની સરખામણીમાં જો તે દૂરના પર્વતમાં ન હોય અને ત્યાં લોકો રહેતા હોય વસાહત હોયજો આપણે નીચેના ચિત્રમાં આપણને ધ્યાનમાં લઈએ તો તે ઉપરની સરખામણીમાં વધારે જોખમી છે કદાચ આપણે વધુ ચિંતિત છીએ જ્યારે ત્યાં વધુ વસાહતો હોય જો આ થઈ રહ્યું છે રાતના સમયે આ ભૂસ્ખલન અને જો આ ભૂસ્ખલન દિવસના સમયે થઈ રહ્યું છે તો આપણી પાસે જુદી જુદી પ્રકારની ચિંતાઓ છે અને જોખમ માપવાની જુદી જુદી રીત છે તેથી આપણે ધ્યાનમાં લીધું હતું કે રાત્રિનો સમય વધુ જોખમી હોઈ શકે છે કારણ કે લોકો ત્યાં સુતા હોય છે દિવસના સમયે કદાચ લોકો તેમના ઘરે સુતા નથી પરંતુ તેઓ બહાર કામ કરે છે આથી તેઓને આ પ્રકારનું જોખમ રહેતું નથી પરંતુ જો આ જ વસ્તુ શહેરના વિસ્તારમાં કોઈ શહેરી જગ્યાએ થઈ રહી છે તો શું થશે શું આપણે ગણતરીમાં લેવું જોઈએ કે આ જોખમી છે વધુ જોખમી આથી આ ચિત્રો હું તમને ફક્ત તે સમજાવવા માટે બતાવી રહ્યો છું કે જોખમ સંપર્ક અને નબળાઈ નો અર્થ શું છે અને આ ત્રણ ઘટકો આપણા કિસ્સામાં જોખમને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે આ એક પ્રકારનું આપત્તિ જોખમ છે અહીં ત્રણ દ્રશ્યો છે ત્રણ ચિત્રો જે તમે જુઓ છો એમાંથી ડાબી સાઈડ ભૂસ્ખલનની ઘટના બની છે જ્યાં કોઈ લોકો નથી કોઈ વસાહત નથી આથી આ જગ્યા ઓછી જોખમી માનવામાં આવે છે બીજા સ્થળે લોકો છે પરંતુ ગીચ વસ્તીની વસાહત નથી આપણે પહેલાની સરખામણીમાં આને વધુ જોખમી અથવા વધુ વિનાશક માનીએ છીએ એકદમ જમણી તરફ આપણી પાસેથી બીજી એક શહેરી વિસ્તારની સ્થિતી છે અને આપત્તિ ભૂસ્ખલન થયું છે અને વધુ જાનહાનિ અને નુકસાન નોંધાયું છે હવે આને જોખમી માનવામાં આવે છે અને જો આ વરસાદ પડે તો આ પથ્થર પડી શકે છેભારે વરસાદ અથવા જો ભૂકંપ આવે છે તો તે આવીને આ સ્થાને ટકરાશે તેમાં અમુક પ્રકારની પરિસ્થિતિઓ છે કેટલીક સુપ્ત પરિસ્થિતિઓ કે જે ભવિષ્યમાં કેટલાક ખતરાને ઉત્તેજિત કરી શકે છે અને તેના વિવિધ મૂળ હોઈ શકે છે તે ભુકંપ હોઈ શકે છે ભૂસ્ખલન હોઈ શકે છે ભારે વરસાદ હોઈ શકે છે આથી સંકટને સંભવિત રૂપે નુકસાનકારક ભૌતિક ઘટના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અથવા તે માનવ પ્રવૃત્તિ હોઈ શકે છે કે જેમાં કેટલીક સુપ્ત પરિસ્થિતિઓ છે કે જે ભવિષ્યના જોખમોનો નું પ્રતિનિધિત્વ કરી શકે છે અને તેનું અલગ મૂળ હોઈ શકે છે પરંતુ તે પણ જાનહાનિ સંપત્તિને નુકસાન સામાજિક અને આર્થિક ભંગાણ અને પર્યાવરણની અધોગતિનું કારણ બની શકે છે આથી સંકટ કે જે સંભવિત નુકસાનકારક ભૌતિક ઘટના અને બનાવો અથવા માનવ પ્રવૃત્તિ કે જે ભવિષ્યમાં થઈ શકે છે તે જાનહાનિ કે ઇજા અને સંપત્તિને નુકસાન તથા સામાજિક અને આર્થિક ભંગાણનું કારણ બની શકે છે અને તેના જુદા જુદા મૂળ છે જેવા કે આપણી પાસે કુદરતી જોખમો છે જે બાયોસ્ફિયર માં બનતી કુદરતી પ્રક્રિયા અથવા અસાધારણ ઘટના થી થાય છે જે નુકસાનકારક ઘટના બની શકે છે કુદરતી જોખમો તેમના ભૂસ્તરશાસ્ત્ર હાઇડ્રો મીટિઓરોલોજીકલ અને જૈવિક મૂળ અનુસાર વર્ગીકૃત કરી શકાય છે ચાલો આપણે અહીં જોઈએ આપણે ઘટના અને તેના ઉત્પત્તિની વાત કરી રહ્યા છીએ એક ઉત્પત્તિ એ હાઈડ્રો મિટીરીયોલોજિકલ ના જોખમો છે અને તેની ઘટનાઓ પુર ભંગાર અને કાદવ પ્રવાહ ઉષ્ણકટિબંધીય ચક્રવાત તોફાનમાં વધારો પવન વરસાદ અને અન્ય તીવ્ર વાવાઝોડા વીજળી છે વળી આપણે ત્યાં દુષ્કાળ રણપ્રદેશનું આગળ વધવું જંગલની જમીનમાં આગ લાગવી તાપમાનની ચરમસીમાઓ રેતીના તોફાનો છે અથવા આપણે ત્યાં વધુ બરફ હિમપ્રપાત છે તેથી આ બધાને હાઇડ્રો મીટિઓરોલોજીકલ ના જોખમો તરીકે ગણવામાં આવે છે આપણે ત્યાં ભૂસ્તરીય સંકટ પણ છે આને પૃથ્વીની કુદરતી પ્રક્રિયા અથવા અસાધારણ ઘટના કે જેમાં આંતરિક મૂળ અથવા ટેક્ટોનિક અથવા બાહ્ય મૂળ જેમ કે સમૂહ ની હિલચાલ જેવી પ્રક્રિયાઓ શામેલ છે ચાલો ભૂસ્તરીય જોખમોની ઘટના જોઇએ તે ભૂકંપ સુનામી જ્વાળામુખીની સક્રીયતા ઉત્સર્જનસપાટીના ટુકડા થઈ પડવું ભૂસ્તરશાસ્ત્રમા ખોટી પ્રવૃતિ સામૂહિક હિલચાલ ભૂસ્ખલન રોક સ્લાઇડ્સ લિક્વિફેક્શન્સ જેવા છેઆ બધાને ભૂસ્તરશાસ્ત્રના જોખમો માનવામાં આવે છે આપણે ત્યાં જૈવિક સંકટ પણ છે રોગચાળો ફાટી નીકળવો અથવા કોઈ પ્રકારનો પ્રાણી દૂષણ અથવા વ્યાપક ઉપદ્રવ થવો આને જૈવિક સંકટ માનવામાં આવે છે આપણને અહીં બહુ સંબંધિત નથી પરંતુ કેટલાક ટેકનોલોજીકલ જોખમો આપત્તિઓ દ્વારા થઈ શકે છે અને કેટલાક પર્યાવરણીય અધોગતિ કે જે આપત્તિઓ નું કારણ પણ બની શકે છે તે ધ્યાને લઇ શકાય ટેકનોલોજીકલ જોખમો જેવા કે જો ત્યાં કોઈ ભૂકંપ આવે અથવા ઓઇલ રિફાઇનરી ગરમ કરવામાં આવે તો તે ટેકનોલોજીકલ સંકટ પેદા કરી શકે છે અથવા જો આપણે ભારે ધાતુઓ જોખમી પદાર્થોના સંપર્કમાં આવીએ તો તેને પણ ટેકનોલોજીકલ જોખમોTechnological hazards તરીકે ગણવું જોઈએ એ જ રીતે આપણે ત્યાં પર્યાવરણીય અધોગતિ છે આપણે આની વિગતવાર ચર્ચા કરવા જઈશું નહીં પરંતુ કુદરતી આપત્તિઓના જોખમોના પ્રકારો વિશે ફક્ત સંક્ષિપ્તમાં ખ્યાલ આપવા માટે જોઈશું અહીં આ નકશો કે જે કુદરતી જોખમો નું વિતરણ બતાવે છે ચાલો આના પર વધુ નકશાઓ જોઈએ આ એક દેશ દ્વારા કુદરતી આફતોનું વિતરણ અને 1975 થી 2001 સુધીની ઘટનાઓના પ્રકાર છે જો તમે આ વિતરણને જોશો તો તમે જોઈ શકો છો કે પુર 1975 થી 2001 દરમિયાનની આ સૌથી વધુ દુર્ઘટના માની એક છે આગળની સ્લાઈડ પર જોઈએ જો તમે આપત્તિ વિતરણો જુદા જુદા દેશોમાં વિવિધ પ્રકારની આફતો અથવા જોખમો પર નજર નાખો તો સૌથી વધુ અસરગ્રસ્ત અને માર્યા ગયેલા લોકો ઓછી આવકવાળા દેશોમાં અને ઓછામાં ઓછા ઉચ્ચ આવકવાળા દેશોમાં છે તેથી ગરીબ દેશો ગરીબ સમુદાયો ગરીબ સમાજો તેઓ સમૃદ્ધ વિકસિત દેશો અને સમાજો અને સમુદાયો કરતા આફતોથી વધુ પ્રભાવિત છે તેથી ઓછી આવક ધરાવતા દેશો તમે જોઈ શકો છો કે મોટાભાગના તેઓ દુષ્કાળ અને પૂરથી અસરગ્રસ્ત છે નીચા મધ્યમ આવક ધરાવતા દેશોના કિસ્સામાં તમે જોઈ શકો છો કે તેઓ મોટાભાગે પૂરથી પ્રભાવિત છે અને અન્ય માનવ નુકસાનનું મોટું યોગદાન પૂર અને રોગચાળા દ્વારા થયું છે હવે જોખમો જ્યારે આપણે જોખમો વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે આપણે આપત્તિ પુનઃપ્રાપ્તિ અથવા આપત્તિ જોખમ સંચાલનના વિષય પર વાત કરતા હોઈએ ત્યારે જોખમો અથવા સુવિધાઓની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવી પડશે એક તો જોખમો નું આવર્તન ઘટના કેટલી વાર બનવાની સંભાવના છે અને તે જોખમ નો સમયગાળો સમયગાળો કે જ્યારે તે બન્યું ત્યારે કેટલું લાંબું ચાલ્યું એક હદ તે કયા ક્ષેત્રમાં બન્યું તેનું કદ તે ગામમાં અથવા કોઈ શહેરમાં છે કેટલી હદ સુધી તે કયા ભૌતિક ક્ષેત્રને આવરી રહ્યું છે આ જોખમોના મહત્વપૂર્ણ ઘટકો છે જે આપત્તિ જોખમ સંચાલન સાથે કામ કરશે હવે બીજું અગત્યનું લક્ષણ એ શરૂઆતની ગતિ છે જો આપણે પૂરને ધ્યાનમાં લઇએ તો તે એક અચાનક પૂર છેચેતવણી વિના તે ખૂબ જ અચાનક આવે છે ખૂબ જ ઝડપી અથવા તો ચક્રવાતના કિસ્સામાં તે એક પ્રકારની ધીમી પ્રક્રિયા છે આપણી પાસે આગાહી કરવા માટે ઘણો સમય છે આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ આપણી પાસે વહેલી ચેતવણીની સિસ્ટમ છે અને આપણે સમય લઇ શકીએ છીએ પરંતુ ભૂકંપના કિસ્સામાં આપણી પાસે કોઈ સમય નથી તે અચાનક આવે છે અથવા અચાનક પૂરના કિસ્સામાં અન્ય પ્રકારના પુરની સરખામણીમાં આપણી પાસે ઓછો સમય હોય છે અને તેથી શરૂઆતની ગતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યારે આપણે આપત્તિ જોખમ મેનેજમેન્ટમાં જોખમો અને ખાસ વિક્ષેપો ધ્યાનમાં લઇ રહ્યા છીએ ત્યારે આવી ખાસ ઘટના દ્વારા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે અને અસ્થાયી અંતર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કયા સમયે ક્યારે તે થઈ રહ્યું છે શું તે રેન્ડમ છે શું તે પ્રક્રિયા વારંવાર કોઈ ચક્રીય પ્રક્રિયામાં થાય છે અથવા તે એક જ સમયની ઇવેન્ટ્સ છે તેથી જ્યારે આપણે જોખમોની વાત કરીએ ત્યારે આ તેના મહત્વપૂર્ણ લક્ષણો છે ફક્ત ઉદાહરણ તરીકે જોઈએ તો કદાચ આપણે ભૂકંપના કિસ્સામાં આ જોઈ શકીએ છીએ ભૂકંપ પૃથ્વીના ભૂતકાળના ટેકટોનિક પ્લેટોની સીમાઓ સાથે થાય છે આ એક જોખમ છે અને આ જોખમનો એક સ્ત્રોત છે જ્યારે આવું થાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લેટો એકબીજાના સંપર્કમાં આવે છે અને દબાણ બને છે અને ભૂકંપ આવે છે હવે આ એક ભૌતિક ઘટના છેઅહીં તમે કેટલીક જગ્યાઓના ટેકટોનિક પ્લેટોના વિતરણ અને સંકટોને જોઈ શકો છો ભૂકંપના આ જોખમમાં ત્રણ પ્રક્રિયાઓ છે ભૌતિક પ્રક્રિયા કે જે આ સંકટને સક્રિય કરી શકે છે એક છે અભિસારી સીમાઓ જ્યારે બે પ્લેટો એક બીજા સાથે ટકરાશે ત્યારે તે હિમાલય પર્વતનું નિર્માણ કરે છે તેથી ભૂકંપની ઘટનાની એક રીત કે જેમાં બે પ્લેટો એકબીજાને ટકરાતી હોય ત્યારે બની શકે છે બીજું એક છે સબડક્શન તેમાં જ્યારે એક દરિયાઈ પ્લેટ જમીન પ્લેટની નીચે જાય છે ત્યારે આ પ્રકારના ભૂકંપ નું સર્જન કરે છે અને બીજું એક છે ડાયવરજન્ટ જ્યારે બે પ્લેટો એકબીજાથી દૂર જતી હોય તે પણ ભૂકંપ નું કારણ બની શકે અને આને આપણે ડાયવરજન્ટ પ્રદેશ કહીએ છીએ હવે જ્યારે આપણે જોખમો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે જોખમોને અવગણી શકીએ ઈતિહાસમાં જોખમો હતાં જ તે અત્યારે પણ છે અને તે રહેશે આથી આપણે જોખમોને અવગણી શકીએ નહીં હવે આપત્તિઓ તરફ જોઈએ તો 1980 થી 2005 સુધીની આપત્તિઓની સંખ્યા તમે જોઈ શકો છો તેમ મેં પહેલાં પણ કહ્યું તે મુજબ એ પુર છે જે સૌથી વધુ નોંધાયેલ વિનાશક ઘટના છે 1980 થી 2005 સુધીની તમામ હોનારતોમાં 35 પુર હોનારત છે બીજો એક મોટો હિસ્સો છે પવનના તોફાનોનો ભૂકંપ માત્ર 11 છે અતિશય તાપમાન 11 છે તેથી કુલ 90 આપત્તિઓ હાઈડ્રો મીટિઓરોલોજીકલ આફતો સાથે સંલગ્ન છે આ ખૂબ મહત્વનું તારણ છે ઉપરાંત જ્યારે આપણે 1980 થી 2005 સુધીના મનુષ્ય જીવનના નુકસાનને જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 70 મનુષ્ય જીવનની નુકસાની હાઈડ્રો મીટિઓરોલોજીકલ પરિબળો સાથે સંબંધિત છે આથી હાઈડ્રો મીટિઓરોલોજીકલ આફતો ખૂબ જ ચિંતાજનક છે ખાસ કરીને જ્યારે આપણે વિકાસશીલ દેશો અથવા અવિકસિત દેશો તરફ નજર કરીએ છીએ ત્યારે અહીં તમે જોઈ શકો છો કે 28 દુષ્કાળ એ માનવજીવનના નુકશાનનું કારણ છે એ જ રીતે પુર 9 ભૂકંપ માત્ર 14 છે અહીં 1980 થી 2005 સુધીની કુદરતી આફતોનું પ્રાદેશિક વિતરણ છે તેમાં તમે જોઈ શકો છો કે એશિયા આપત્તિનો સૌથી મોટો સ્ત્રોત છે તે અન્ય કોઈપણ વિસ્તારની તુલનામાં એક હોટસ્પોટ છે કે જ્યારે આપણે આપત્તિઓ વિશે વાત કરીએ છીએ અને તે ખાસ કરીને હાઈડ્રો મીટિઓરોલોજીકલ શાખા છે કે જે પુર અને દુષ્કાળ જેવી તમામ આફતો અને આપત્તિઓમાં મોટો ભાગ ભજવે છે અહીં તમે 1991 થી 2002 સુધીની આપત્તિઓની વૃદ્ધિ પણ જોઈ શકો છો આથી ખરેખર તે બધા ખંડોમાં વધી રહ્યું છે ખાસ કરીને એશીયામાં 1990 થી 2002 માં એશિયામાં તમે જોઈ શકો છો કે આ આપત્તિઓ ખરેખર વધુને વધુ નોંધાઈ છે અને વધુમાં વધુ માનવજીવનના નુકસાનો અને સંપત્તિના નુકસાન નોંધાયા છે અહીં બીજો એક ચાર્ટ પણ છે જેમાં તમે 1950 થી 2005 સુધી જોઈ શકો છો પુર ની સંખ્યા વધી રહી છે વાવાઝોડા પણ વધી રહ્યા છે ભૂકંપ લગભગ 1950 થી 2005 સુધી સરખો જ છે તેમાં ઘણા મોટા તફાવતો જોઈ શકાતા નથી પરંતુ અન્ય આપત્તિઓ તમે જોઈ શકો છો કે ખૂબ જ સ્પષ્ટ રીતે વધી રહી છે તો આપણે જોખમો વિશે વાત કરી રહ્યા છીએ કે આ ભૂસ્ખલન થાય છે અથવા આ પથ્થર કે જ્યારે ત્યાં ભારે વરસાદ અથવા ભૂકંપ આવે છે ત્યારે તેનાથી માનવ જીવનને હાનિ પહોંચાડવાની અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવાની સંભાવના રહેલી છે તે કારણ બની શકે છે જરૂરી નથી કે તે કારણભૂત બને હવે જેમ મેં કહ્યું હતું કે હિમાલયમાં હિમસ્ખલન અને ભૂસ્ખલન થાય તો આપણે કાળજી લેતા નથી કેમ કાળજી લેતા નથીજો હિમાલયમાં હિમસ્ખલન અને ભૂસ્ખલન થાય તો જ્યારે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે તે મહત્વનું છે જ્યારે મુંબઈમાં ભૂસ્ખલન થાય છે દિલ્હીમાં ભૂસ્ખલન થાય છે તેની આપણને ચિંતા હોય છે પરંતુ જ્યારે હિમાલયમાં ભૂસ્ખલન થાય છે ત્યારે આપણે આ અંગે ચિંતા કરતા નથી જ્યારે સમુદ્રના ઊંડાણમાં ભૂકંપ આવે છે ત્યારે આપણે બહુ ચિંતિત હોતા નથી જ્યાં સુધી સુનામી જમીન પર ન આવે ત્યાં સુધી આથી હવે જો તે ઉજ્જડ ભૂમી અથવા જંગલ નથી પરંતુ કેટલાક લોકો ત્યાં કામ કરી રહ્યા છે તો હવે શું આપણે તેની કાળજી કરીશું જેમ કે તે આ વરસાદનું કારણ બની શકે છે આ વરસાદના લીધે ત્યાં ભૂસ્ખલન થશે અને તે આ માણસ માથે પટકાશે અને તે ઘાયલ થશે અને સંપત્તિને નુકસાન થશે હા આપણે ચિંતા કરીએ છીએ કારણ કે ત્યાં આ વ્યક્તિ છે અને પહેલા તે ત્યાં ન હતી તેથી આ વ્યક્તિ ની હાજરી ખૂબ મહત્વપૂર્ણ છે આથી ફક્ત આ વ્યક્તિ જ નહીં પરંતુ જો વધુ વસાહતો વધુ મકાનો વધુ લોકો હોય તો આપણે વધારે ચિંતા કરીએ બરાબર કદાચ તમે અહીં જુઓ તો આપણે વધુ ને વધુ કાળજી લઈએ તેનું સરળ કારણ એ છે કે વધુ ને વધુ લોકો અને વસાહતો મકાનો ઇમારતો ત્યાં છે આથી આને આપણે એક્સપોઝર કહીએ છીએ જોખમ ગ્રસ્ત વિસ્તારોમાં રહેલા લોકોની પરિસ્થિતિ માળખાગત સુવિધા આવાસ ઉત્પાદન ક્ષમતા અને ભૌતિક માનવ સંપત્તિ આથી જો આ લોકો આ મકાનો ત્યાં ન હોય તો આપણે જોખમી આપત્તિઓ વિશે ધ્યાન આપતા નથી અને તેને જોખમી માનતા નથી આપણે આ ભૂસ્ખલનને જોખમી માનીએ છીએ કારણકે લોકો સંપત્તિ મકાનો માળખાગત સંસાધનો સંભવિત સંકટમાં આવ્યા છે આથી કેટલા લોકો સંકટમાં આવ્યા છે કોણ સંકટમાં આવ્યા છે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટમાં આ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે આપણે એક્સપોઝર વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે શહેર અથવા વસાહતો નું કદ અને ક્યાં સંકટ આવશે તે સંકટ માં આવવાનું એક મહત્વપૂર્ણ ઘટક છે બીજું એક છે માત્રા કેટલા લોકો અથવા ઇમારતો અથવા મકાનો જોખમમાં મુકાયા છે બીજું એ છે કે ત્યાં થતી પ્રવૃત્તિઓનો જથ્થો અને પ્રકાર જેમકે જો તેઓ કૃષિક્ષેત્રમાં જોડાયેલા હોય જો તેઓ વ્યાવસાયિક ક્ષેત્ર અથવા ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાયેલા હોય તો તેમને અલગ અલગ પ્રકારનું સંકટ છે જો તેઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાયેલા હોય તો કૃષિ ક્ષેત્રની તુલનામાં તેમની નાની મિલકતો જોખમમાં મુકાય છે અને શહેરના વિસ્તારોમાં પણ કે જ્યાં વિવિધ પ્રકારના વ્યવસાયો છે લોકો ગીચ વસ્તીમાં રહે છે તેમની સંપત્તિ પણ ગામડાઓના વિસ્તારની તુલનામાં ઘણી ગીચ છે તેથી કઈ પ્રવૃત્તિઓ કેટલા પ્રમાણમાં અને કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે એ પણ નક્કી કરે છે કે લોકો કેટલા અંશે કોઈ ખાસ સંકટમાં આવી શકશે તે પણ મહત્વનું છે કે જો આ સંકટ દિવસના સમયે બનશે કે જે લોકો કામ કરતા નથી કે લોકો બહાર કામ કરે છે લોકો તેમના ઘરે નથી અથવા કદાચ રાત્રિનાં સમયે કે જ્યારે લોકો સુતા હોય ત્યારે અલબત્ત દિવસના સમયે રાતના સમયની તુલનામાં ઓછા લોકો જોખમમાં હોય છે રાતના સમયે લોકો સુતા હોય છે અને તેઓ જોખમી વિસ્તારોની ખૂબ નજીક હોય છે તેથી તેઓને આ સંકટનું જોખમ વધારે છે ગામડાના વિસ્તારોની તુલનામાં જો તે શહેરી વિસ્તારમાં છે મોટા શહેરોના કિસ્સામાં નાના ગામડાની તુલનામાં મહાનગરોમાં હા વધુ ને વધુ લોકો અને સંપત્તિઓ આપત્તિ માટે ખુલ્લી પડી છે તેથી જ્યારે આપણે એક્સપોઝર વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ દિશા સૂચકો છે આપણે વ્યાખ્યાયીત કરી શકીયે કે કેટલા કેટલી માત્રામાં કોણ કોણ સંપર્કમાં આવે છે ચાલો જોઈએ બિલ્ડીંગ નો પ્રકાર રહેણાંક વ્યાપારી ઔદ્યોગિક તે વ્યાખ્યાયિત કરે છે કે કેટલા લોકો કેટલી હદ સુધી કયા પ્રકારના લોકો આપત્તિઓના સંકટમાં છે ઉપરાંત મકાનોના પ્રકારો આ બાંધકામોના પ્રકારો મકાનની ઉંચાઈઓ જો તે બધી ઊંચી ઇમારતો હોય તો વધુ લોકો જોખમમાં છે બિલ્ડીંગ ની આજુબાજુ અથવા ફ્લોર વિસ્તારોમાં જોખમ છે તેથી તે પણ તેના કબજેદારો પર નિર્ભર કરે છે આપણે ગણતરીમાં લેવું પડે જેમકે વસ્તી ઘનતા આ ઘરો અને ઇમારતો ના માલિક કોણ છે તેથીજોખમોના સંપર્કમાં તે કેટલા લોકો અને ઇમારતોને જોખમમાં મૂકે છે તેના પર નિર્ભર કરે છે હવે જ્યારે આપણે જોખમ અને એક્સપોઝર વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો આપણે એમ કહીએ તો બરાબર છે કે આટલા લોકો આ જોખમના પ્રભાવમાં આવ્યા તો શું આપત્તિ ને વ્યાખ્યાયિત કરવા માટે આટલું પૂરતું છે મારો કહેવાનો મતલબ છે કે જ્યારે આપણે કહીએ છીએ કે આટલા લોકો ભૂસ્ખલનના સંકટમાં આવ્યા છે કોઈ ખાસ સંકટ સામે શું આપણે કહી શકીએ કે સંકટ અને એક્સપોઝર તેઓ આપત્તિઓ ના પ્રમાણ અને પ્રકાર નક્કી કરશે શું તે વ્યાખ્યાયિત કરવા પૂરતું છે કે આપત્તિ એક્સપોઝરના ગુણાંકમાં તેની તીવ્રતા અથવા આપત્તિ નું પ્રમાણ નક્કી કરશે જેમ ફક્ત કેટલા લોકો છે એટલું જ નહીં કેટલી ઇમારતો સંપર્કમાં આવી છે તેમની લાક્ષણીકતાઓ શું છેતેની વિશેષતાઓ શું છે તે પણ નિર્ધારિત કરે છે કે તેઓ કેટલી હદે સંભવિત જોખમમાં છે જો એવી કોઈ જગ્યા હોય કે જ્યાં ભૂસ્ખલન થવાની સંભાવના છે અથવા સંભવિતપણે ભૂસ્ખલન થઈ શકે આની જેમ જ તમે જોઈ શકો છો અને કદાચ આ ગામમાં ત્યાં રહેતા તમામ લોકો વૃદ્ધ છે 65 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન છે આથી જો ત્યાં ફક્ત સિનિયર સિટીઝન હોય અથવા સંભવતઃ ફક્ત બાળકો જ હોય ફક્ત બાળકો નિશંકપણે તેઓ વધારે સંવેદનશિલ પરિસ્થિતિમાં છે વધુ સંસર્ગમાં અને વધુ જોખમમાં છે તો આ સ્થળને આપણે વધુ જોખમી ગણીએ છીએ અને તેથી યુવાન લોકો ઓછા છે જો કોઈ સમુદાય વૃદ્ધ લોકોનો છે કોઈ યુવાન નથી તો આપણે આ સમુદાયને યુવાનનો ની વસ્તી ધરાવતા સમુદાયની સરખામણીએ વધુ જોખમ ધરાવે છે એમ માનીએ છીએ અથવા જે લોકો સંકટમાં મુકાયા છે તે ફક્ત ગરીબ લોકો છે તો તેઓને વધુ જોખમ છે તેઓ જોખમથી વધુ સંવેદનશીલ હોય છે અને જો ધનાઢ્ય લોકો કે જેમની આર્થિક ક્ષમતા સારી હોય તો તેઓને ઓછું જોખમ છે એમ માનીશું આ ત્યાં કયા પ્રકારના ઘરો અથવા મકાનો છે તેના પર પણ નિર્ભર કરે છેજો આપણે ત્યાં કાચા ઘરો અને માટીના બનેલા ઘરો હોય અને તમારી પાસે પાકા ઘરો છે લાકડા ના ઘરો પણ છે આ પણ બતાવે છે કે અમુક અંશે લોકો આ જોખમોથી પ્રભાવિત થશે તેથી જોખમ કે જે માનવ જીવન અને સંપત્તિ પર અસર કરે છે માત્ર તે તેને વ્યાખ્યાયીત કરતું નથીતે પણ મહત્વનું છે કે તેઓ કેટલા લોકો હતા કે જ્યારે તેઓ સંકટમાં મુકાયા પરંતુ ફક્ત આટલું જ પૂરતું નથી તે આધાર રાખે છે કયા પ્રકારના લોકો છે તેમની લાક્ષણિકતાઓ શું છે તેમની વિશેષતાઓ શું છે કોણ કોણ આપત્તિ ના સંપર્કમાં આવ્યા છે આથી આપત્તિ ને વ્યાખ્યાયિત કરવા માટે સવાલ એ છે કે આવું કેમ આપણે આને એક સંવેદનશીલ ઘટના ગણીએ આ સંવેદનશીલતા આપત્તિ ની માત્રાને નિર્ધારિત કરવાની એક નિર્ણાયક સ્થિતિ છે હવે આપણે સંવેદનશીલતાને એક સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએજે ભૌતિકતા સામાજિક આર્થિક અને પર્યાવરણીય પરિબળો અથવા પ્રક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે સમુદાયની સંવેદનશીલતા સમુદાય પર સંકટની અસરમાં વધારે છે તેથી કઈ જગ્યાઓ જોખમ માટે વધુ સંવેદનશીલ છે કયા ભૌગોલિક ક્ષેત્ર સામાજિક આર્થિક વર્ગ વગેરે કયા લોકો વધુ સંવેદનશીલ છે જેમ કે કયા પ્રકારના ઘરો અથવા વ્યક્તિઓ છે અને શું કરવું જોઈએ કેવા પ્રકારની ક્ષમતા અથવા અનુકૂલન ક્ષમતા નિર્માણ અથવા અનુકૂલન પગલાં નિવારક પગલાં લઈ શકીએ તેથી આ એ પણ નિર્ધારિત કરે છે કે લોકો કેટલી હદે જોખમમાં છે તેથી મેં કહ્યું હતું તેમ આ જુદી જુદી સ્થિતિઓ છે જે નબળાઈને વ્યાખ્યાયિત કરે છે આપણે ત્યાં સામાજિક નબળાઈ છે જેમકે મુકાબલો કરવાની ક્ષમતા પ્રતિકાર અથવા સ્થિતિસ્થાપક્તા અથવા આપણી પાસે કેટલીક સામાજિક સશક્તિકરણ હોઈ શકે છે જે વય લિંગ જાતિ ઘર ના પ્રકાર જે મેં કહ્યું હતું કે જ્યારે સમાજ યુવાનોની જગ્યાએ ફક્ત વૃદ્ધ લોકો નો સમાવેશ કરે છે ત્યારે તેને જો ત્યાં યુવાનો હોય તો તેની સરખામણીમાં વધુ સંવેદનશીલ માનવામાં આવે છે અને સ્ત્રી સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે કારણકે તેમની પાસે ઘણી ઓછી સામાજિક આર્થિક તકો રાજકીય તકો હોય છે પુરુષની સરખામણી કરતા આથી તેઓને પુરુષ પ્રભાવિત સમાજમાં વધુ સંવેદનશીલ માનવામાં આવે છે તે તેના પર પણ નિર્ભર કરે છે કે કયા પ્રકારના વંશીય સમુદાય આપત્તિ ને એક્સપોઝ થાય છે જ્યારે મુખ્ય વંશીય સમુદાયો અથવા મોટા વંશીય સમુદાયો આપત્તિના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ લઘુમતી સમુદાય અથવા લઘુમતી જાતિઓ કરતા ઓછા સંવેદનશીલ છે આથી તે ઘરના પ્રકાર પર પણ આધાર રાખે છે સંયુક્ત કુટુંબ છે અથવા નાનુ કુટુંબ છે આથી આ તમામ સામાજિક વાતાવરણ જે આપત્તિની સામાજિક નબળાઈને વ્યાખ્યાયિત કરે છે આપણે નબળાઈના આર્થિક વાતાવરણ અથવા આર્થિક પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ તેમાંનું એક આવક અને સંપત્તિ અને વીમા અને દેવા વ્યક્તિની આવક કેટલી છે માત્ર આવક જ નહીં પણ જો તેમની પાસે વીમો હોય કેમ કે જો કોઈ પાસે પુર વીમો છે અને જો તેઓ અસરગ્રસ્ત છે તો પૂરની તેના પર કેવી અસર પડશે તે વીમા પર આધારિત છે કારણ કે જો તેઓને અસર થાય છે તો તેમનો આર્થિક વિકાસ અવરોધાય છે અને જો તેમની પાસે વીમો છે તો તે પ્રક્રિયામાંથી પુનર્પ્રાપ્ત કરવામાં મદદ મળશે ઉપરાંત જો તેમણે લોન લીધી છે અથવા દેણું છે તો તે પણ નિર્ધારિત કરે છે કે તેઓ કેટલી હદ સુધી આફતનો આંચકો સહન કરી શકશે તેથી આપણે આપત્તિનુ આ મોડલ આપત્તિ ની સંવેદનશીલતાને વ્યાખ્યાયિત કરી ને આપણે આના વિષે પછીથી વાત કરીશું પરંતુ આ ફક્ત સંદર્ભ માટે છે આમ આપત્તિની સંવેદનશીલતામાં ભૌતિક પરિબળો પણ હોઈ શકે છે જેમ કે જમીનનો ઉપયોગ અને આ મુખ્યત્વે આપત્તિની ભૌતિક સંવેદનશીલતાને વ્યાખ્યાયિત કરવા માટે એન્જિનિયરિંગ આર્કિટેક્ચરલ દ્રષ્ટિકોણ થી આવ્યું છે અને તે પણ જે સ્થળોએ મકાન છે તેમની સ્થિતિ શું છે આ બધુ મકાનો ની નબળાઈ ને વ્યાખ્યાયિત કરે છે તેથી કેટલાક લોકો એવું કહેતા હોય છે કે ભયજનક સ્થિતિમાં હોય અથવા ખોટા સમયે ખોટી જગ્યાએ હોય છે કેટલાક લોકો આને એક પ્રકારનું એક્સપોઝર પણ માનતા હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સંવેદનશીલતા પણ માનવામાં આવે છે અને તેથી વસ્તી ગીચતાના સ્તરો વસાહતોની દુરીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન અને તેમાં વપરાયેલા સામગ્રી કયા પ્રકારની નિર્માણ સામગ્રીઓનો ઉપયોગ કરી રહ્યા છીએ આ બધા સામાજિક નબળાઈઓ ના ભૌતિક પરિબળોને વ્યાખ્યાયિત કરે છે અને આપણે એ પણ ચર્ચા કરી છે કે સંવેદનશીલતાના સામાજિક પરિબળો કે જે બધા સમાજોના સમુદાયોના સુખાકારીનું સ્થળ છે જેવા કે શિક્ષણ વય લિંગ સામાજીક દરજ્જો સામાજીક સમાનતા સંસ્કૃતિ અને પરંપરાઓ સ્વાસ્થ્ય ની સ્થિતિ જે લોકોની સંવેદનશીલતાને વ્યાખ્યાયિત કરે છે ઉપરાંત આપણી પાસે આર્થિક પરિબળો જેવા કે વ્યક્તિની આર્થિક સ્થિતિ સમુદાય અને સમાજની આર્થિક સ્થિતિ અને આવક અનામત આવક દેવા પૈસા મેળવવાના માર્ગો લોન વીમા છે જે આ તમામ આપત્તિ ઓને વ્યાખ્યાયિત કરે છે ઉપરાંત આપણે ત્યાં પર્યાવરણીય પરિબળો છે જેમ કે કુદરતી સંસાધનોના ઘટાડાની મર્યાદા સંસાધનોના અધોગતિની સ્થિતિ ઝેરી અને જોખમી પ્રદૂષકો નો સંપર્ક તેથી સંકટ સંસર્ગ અને સંવેદનશીલતા આ ૩ કટકો આપત્તિ ના જોખમને સમજવા માટે મહત્વના છે આપણે પછીથી આપત્તિની સંવેદનશીલતા વિશે પણ વધુ વ્યાપકતાથી ચર્ચા કરીશું પરંતુ અહીં આપત્તિની જે વ્યાખ્યા છે તે સંકટ સંસર્ગ અને સંવેદનશીલતા છે કે જે આપત્તિ ને વ્યાખ્યાયિત કરે છે અને તે યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલ ઔપચારિક વ્યાખ્યા છે ISDR એ આપત્તિ જોખમ પ્રક્રિયા નું કાર્ય કરે છે તે જોખમોના સંયોજન નબળાઈ ની સ્થિતિ અને અપૂરતી ક્ષમતા અથવા જોખમના સંભવિત નકારાત્મક પરિણામ ને ઘટાડવાના પગલાના પરિણામ સ્વરૂપ મેળવે છે આથી આપત્તિ એ સમુદાય અથવા સમાજની કામગીરીમાં ગંભીર ખલેલ પહોંચાડે છે જે વ્યાપક માત્રામાં માનવ માલસામગ્રી આર્થિક પર્યાવરણીય નુકશાનનું કારણ બને છે જે અસરગ્રસ્ત સમુદાયો અથવા સમાજ દ્વારા તેના પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને સામનો કરવાની ક્ષમતાને પરે છે આપનો ખુબ ખુબ આભાર